પાછલા લેકચરનું સારાંશ આપવા માટે મલ્ટિપલ રેખીય રીગ્રેસનના અમલીકરણના લેકચરમાં તમારું સ્વાગત છે આપણે એક સરળ રેખીય રીગ્રેસન મોડેલ બનાવવાના પગલાઓ તરફ ધ્યાન આપ્યું જ્યાં આપણે આશ્રિત ચલ સાથે સ્વતંત્ર ચલને કેવી રીતે રીગ્રેસ કરી શકાય તે જોયું આના ભાગ રૂપે આપણે નિર્માણ કરેલ મોડેલનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે પણ જોયું અને તે હેઠળ આપણે મોડેલના સારાંશને કેવી રીતે સમજવું અને નોંધપાત્ર ચલોને કેવી રીતે ઓળખવું તે જોયું શેષ વિશ્લેષણ કેવી રીતે કરવું મોડેલને રિફાઇનમેન્ટની જરૂર છે કે કેમ તે તપાસવું અને આપણે એક રિફાઈન્ડ મોડેલ બનાવ્યું આ લેકચરમાં આપણે આ બધાને મલ્ટીપલ સ્વતંત્ર ચલ સુધી વિસ્તૃત કરવા જઈ રહ્યા છીએ તેથી તેને મલ્ટીપલ રેખીય રીગ્રેસન કહેવામાં આવે છે અને આમાં આપણે એક આશ્રિત અને મલ્ટીપલ સ્વતંત્ર ચલો સાથે રેખીય મોડેલ બનાવવાનું છે આપણે મોડેલનો સારાંશ પણ જોઈશું અને નજીવા ચલોને ઓળખીશું અને તેમને દુર કરીને મોડેલને ફરીથી બનાવીશું આપણે મોડેલ બનાવવા માટે ચલોના સબસેટને કેવી રીતે ઓળખવું તે પણ જોઈશું આને મોડેલ પસંદગી કહેવામાં આવે છે તેથી ચાલો ડેટા લોડ કરીને શરૂ કરીએ તેથી ડેટા સેટ nyc તમને એક csv ફોર્મેટમાં આપવામાં આવે છે અને ડેટાસેટ લોડ કરવા માટે આપણે ફંક્શન રીડ ડોટ સીએસવી ફંક્શનનો ઉપયોગ કરીશું તો ફંક્શન રીડ ડોટ સીએસવી માટેના ઇનપુટ રીડ ડોટ ડિલિમ માટેના ઈનપુટ પહેલાના લેક્ચરમાં જે જોયાં તે જેવાં જ છે તો રીડ ડોટ સીએસવી ટેબલ ફોર્મેટમાં ફાઇલ વાંચે છે અને તેમાંથી ડેટા ફ્રેમ બનાવે છે તો સિન્ટેક્સ રીડ ડોટ સીએસવી છે અને ફંકશનના ઇનપુટ ફાઈલ અને હરોળ ના નામ છે તો લે એ ફાઇલનું નામ છે કે જેમાંથી તમે ડેટા વાંચવા માંગો છો અને હરોળ ના નામ એ વેક્ટર છે જે વાસ્તવિક હરોળના નામ આપે છે તે એકલ સંખ્યા પણ હોઈ શકે છે તો ચાલો જોઈએ કે હવે ડેટા કેવી રીતે લોડ કરવો તો nyc csv તમારી વર્તમાન વર્કિંગ ડિરેક્ટરીમાં છે એમ ધારીને આદેશ છે રીડ ડોટ સીએસવી ત્યારબાદ ડબલ અવતરણમાં લેનું નામ હવે એકવાર આ આદેશ અમલમાં મૂક્યા પછી તે એક ઓબ્જેક્ટ nyc બનાવશે જે ડેટા ફ્રેમ છે હવે ચાલો જોઈએ કે ડેટા કેવી રીતે જોઈ શકાય હવે nycનો દેખાવ ડેટા ફ્રેમને ટેબ્યુલર ફોર્મેટમાં પ્રદર્શિત કરશે નીચે એક નાનો સ્નિપેટ છે જે તમને બતાવે છે કે આઉટપુટ કેવું દેખાય છે તેથી મારી પાસે price food décor service અને east એવા 5 ચલો છે તેથી ધારો કે જો તમારો ડેટા ખરેખર વિશાળ છે અને તમે આખો ડેટા જોવા માંગતા નથી તો આપણે હેડ અથવા ટેઇલ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી હેડ તમને ડેટા ફ્રેમથી પ્રથમ 6 હરોળ આપશે અને ટેઈલ તમને ડેટા ફ્રેમમાંથી છેલ્લી 6 હરોળ આપશે તેથી ચાલો આપણે ડેટા સેટનાં વર્ણનને જોઈએ જે આપણે પહેલાથી લોડ કર્યું છે અને આપણે તેને જોયું તો છે પરંતુ વર્ણન શું છે તે આપણને હજી સુધી ખબર નથી તેથી ડેટા ન્યૂ યોર્ક સિટીનાં રેસ્ટોરાંમાં ભાવ ના મેનૂ વિશે છે તેથી y જે મારો આશ્રિત ચલ છે તે ડિનરની કિંમત છે ત્યાં અન્ય 4 સ્વતંત્ર ચલો છે તો મારી પાસે food છે જે તે સ્વતંત્ર ચલોમાંનું એક છે તે ખોરાકની ગ્રાહક રેટિંગ છે મારી પાસે decor છે જે ગ્રાહકનું સરંજામ છે પછી મારી પાસે service છે જે સેવા અને પૂર્વની ગ્રાહક રેટિંગ છે તો east એ છે કે રેસ્ટોરન્ટ શહેરની પૂર્વ અથવા પશ્ચિમ બાજુએ સ્થિત છે કે નહીં તેથી હવે આપણું ઉદ્દેશ y કે જે મૂલ્ય છે અને અન્ય 4 સ્વતંત્ર ચલો સાથે એક રેખીય મોડેલ બનાવવાનું છે અને આપણે મોડેલ બનાવતા પહેલા આપણે જણાવી દઈએ કે આપણો ડેટા ચલો વચ્ચે થોડી આંતર નિર્ભરતા દર્શાવે છે તેથી તે કરવા માટે હું જોડી મુજબની છૂટાછવાયા આલેખ નો ઉપયોગ કરવા જઈ રહી છું તેથી હું તે જ ફંક્શન આલેખનો ઉપયોગ કરીશ જેનો આપણે પહેલા ઉપયોગ કર્યો છે હવે મારી પાસે મલ્ટીપલ ચલ હોવાથી હું ડેટા ફ્રેમને મારા ઇનપુટ તરીકે આપીશ અને હું ફક્ત શીર્ષક તરીકે જોડી મુજબ છૂટાછવાયા આલેખ આપી રહી છું મારી જમણી બાજુએ આ તે આઉટપુટ છે જે તમે મેળવશો આપણે જોઈ શકીએ છીએ કે બધા ચલોનો ઉલ્લેખ ત્રાંસામાં થયેલ છે તેથી જ્યારે ડાબી બાજુથી જમણી તરફ જતા મારી ડાબી બાજુનો એક ચલ y અક્ષમાં હશે અને ઉપર અથવા નીચેના ચલો x અક્ષ પર હશે તો ચાલો દાખલા તરીકે પ્રથમ હરોળ લઈએ તો મારી પાસે ડાબી બાજુ price છે તેથી price y અક્ષમાં માં છે અને મારી પાસે નીચે food છે તેથી food એ x અક્ષ બની જાય છે હવે આ price વિરુદ્ધ food માટેનો આલેખ છે તે જ રીતે મારી પાસે price વિરુદ્ધ decor અને price વિરુદ્ધ service અને price વિરુદ્ધ east છે હું આગળની હરોળ પર જાઉં છું કે જે y અક્ષ પર રહેલ food છે તેથી જો તમે food વિરુદ્ધ decor લેશો તો ડેટા અવ્યવસ્થિત રીતે વેરવિખેર છે તે કોઈ પણ સહસંબંધ પેટર્ન દર્શાવતું નથી પરંતુ જો તમે food વિરુદ્ધ service જોશો તો તમે જોશો કે અહીં મજબૂત પેટર્ન પ્રદર્શિત કરવામાં આવી રહી છે તો ચાલો જોઈએ કે આ બધા માટે સહસંબંધ શું છે તેથી સહસંબંધ એક ફંક્શન છે અને પ્રોફેસર શંકરે તમને કહ્યું છે કે તેની ગણતરી કેવી રીતે થાય છે તેથી કોર એ R માં સીમિત ફંક્શન છે હવે બધા ચલો સાથે મારે ડેટાસેટ આપવાની જરૂર છે રાઉન્ડ નો મતલબ છે કે તમે નંબર ને સંખ્યા બંધ કરવા માટે કેટલા દશાંશ પોઇન્ટ મેળવવા માંગો છો તેથી જો હું રાઉન્ડ આપું છું અને હું મારા સહસંબંધ ફંક્શન તરીકે ઇનપુટ આપું છું અને જો હું 3 કહીશ તો તેનો અર્થ સંખ્યા 3 દશાંશ સ્થળો સુધી બદ્ધ થશે તો ચાલો જોઈએ કે આઉટપુટનું અર્થઘટન કેવી રીતે કરવું તેથી price વિરુદ્ધ price માટેનો સહસંબંધ હંમેશા 1 રહેશે તેથી ચાલો આપણે food અને decor પર નજર કરીએ તો food અને decor વચ્ચેનો સહસંબંધ 0 5 છે જે ખૂબ ઓછો છે પરંતુ જો તમે food અને service જોશો તો તે લગભગ 0 8 ની બરાબર છે જે એકદમ વધારે છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે food અને service સુસંગત છે પરંતુ અંતિમ મોડેલ બનાવતી વખતે તેમાંથી એક છોડી શકાય છે તેથી ચાલો આપણે સાથે જતા જોઈએ કે જે બે ને આપણે બે છોડવા પડશે ચાલો હવે આપણે મોડેલ બિલ્ડિંગ તરફ જઈએ તેથી જેમ મેં પહેલા કહ્યું હતું મારો આશ્રિત ચલ અહીં એક જ છે જે y દ્વારા સૂચવવામાં આવે છે મારી પાસે ઘણા સ્વતંત્ર ચલો છે જે Xi અને i તરીકે સૂચવવામાં આવે છે જેની કોડ રેન્જ 1 થી p સુધી છે જ્યાં p એ સ્વતંત્ર ચલોની કુલ સંખ્યા છે હવે ચાલો જોઈએ કે આ સમીકરણને મલ્ટીપલ સ્વતંત્ર ચલો સાથે કેવી રીતે લખવું ફરીથી મારી પાસે ŷ છે જે ધારણા કરેલી કિંમત છે હવે મારી પાસે β̂₀ છે જે વિક્ષેપ છે પછી મારી પાસે β̂1x1 β̂2 x2 વગેરે છે અને તેથી આગળ β̂p xp સુધી છે તેથી β̂₀ એ વિક્ષેપ છે અને β1 હેટ β̂2 હેટ વગેરે ઢાળ છે તેથી જો તમે ઓએલએસમાં તમારા અગાઉના લેકચરને યાદ કરી શકતા હોય તો ધારણા એ છે કે તો ભૂલ ફક્ત આશ્રિત ચલના માપમાં હાજર છે સ્વતંત્ર ચલ પર નહીં તેથી સ્વતંત્ર ચલો ભૂલ થી મુક્ત હોય છે જ્યારે y ના માપનમાં હંમેશાં કેટલીક ભૂલ હોય છે તો આ ε એક અપરિચિત જથ્થો છે જેનો 0 અર્થ છે અને કેટલીક ભિન્નતા છે હવે કોઈ નિરીક્ષણ ક્રમાંક i માટે આ મારું સમીકરણ આ રીતે લખાયું છે તેથી ચાલો હવે અને એક મોડેલ બનાવીએ તેથી મલ્ટીપલ રેખીય મોડેલ બનાવવા માટેનું ફંક્શન આપણે યુનિવેરીયેટસમાંતર વખતે ઉપયોગમાં લીધેલ સમાન છે અહીં પણ હું હવે lm નો ઉપયોગ કરવા જઈ રહી છું ફરીથી વાક્યરચના l m છે અને ત્યાં 2 ઇનપુટ પરિમાણો સૂત્ર અને ડેટા છે હવે યુનિવેરીયેટસમાંતર કેસની તુલનામાં વાક્યરચના થોડી અલગ છે તેથી મારી પાસે મારો આશ્રિત ચલ અહીં છે ત્યારબાદ મારી પાસે ટિલ્ડ સાઇન છે અને મારી પાસે કેટલા સ્વતંત્ર ચલો છે તે હું તેમને ચિહ્નથી અલગ કરવા જઇ રહી છું દાખલા તરીકે કહીએ કે મારા ડેટામાં મારી પાસે 2 સ્વતંત્ર ચલો છે તેથી હું આશ્રિત ચલને 2 સ્વતંત્ર ચલો સાથે ફરીથી દાખલ કરું છું તેથી 2 સ્વતંત્ર ચલને ચિન્હ દ્વારા અલગ કરવા પડશે તો હવે ચાલો જોઈએ કે તે આપણા nyc ડેટા માટે કેવી રીતે કરવું તેથી ફરીથી મારી પાસે lm છે તેથી હું price ને આ બધા 4 ઇનપુટ ચલો કે જે food decor service અને east સાથે પાછળ ખસેડું છુ અને હું ડેટા nyc થી આ ચલો લઈ રહી છું તેથી તમે ચિન્હ દ્વારા સ્વતંત્ર ચલોને અલગ કરી શકો છો તેથી હવે જો તમે price ને બધા 4 ઇનપુટ સાથે પાછળ ખસેડવા માંગતા હો તો બીજી રીત એ છે કે તમે એ જ આદેશ લખી શકો તેથી હું કહું છું કે રીગ્રેસ પ્રાઇસ અને પછી ટિલ્ડ સાઇન આપી છે અને પછી ડોટ છે તેથી આનો અર્થ એ છે કે ડેટા nyc ના તમામ ઇનપુટ ચલો સાથે price ને રીગ્રેસ કરેલછે તેથી જો તમે price સાથે રીગ્રેસન માટે બધા ઇનપુટ ચલો આપો છો તો તમે આની સાથે જઇ શકો છો પરંતુ જો તમારી પાસે ચલોનો પેટા સમૂહ છે જે તમે મોડેલ બનાવવા માંગો છો તો પછી તમે ચિહ્ન દ્વારા અલગ થયેલ ચલોનો ઉલ્લેખ કરી શકો છો તેથી ફક્ત આ પુનરાવર્તન છે કેજે મારા સમીકરણનું સ્વરૂપ છે તો હવે ચાલો જોઈએ અને સારાંશનું અર્થઘટન કેવી રીતે કરવું તે જોઈએ તેથી આ મોડેલ બનાવ્યા પછી હું તેનો સારાંશ તરફ જઈશ તેથી આ નાનું દ્રશ્ય તમને સારાંશ જ આપે છે તેથી જો તમે સરળ રેખીય રીગ્રેસનના પ્રથમ લેકચરને યાદ કરી શકતા હો તો આપણે અહીં જોયું હતું કે અહીંની આ દરેક લીટીનો ઉંડાણથી અર્થ શું છે તેથી અમારી પાસે પ્રથમ લાઇનમાં સૂત્ર છે જે આપણી પાસે અવશેષો છે અને તેમાંના 5 મુદ્દા સારાંશ છે પછી આપણે ગુણાંકો જોયા તેથી અહીં આપણે કહીએ છીએ કે આ intercept food decor service અને eastચલો માટેના ગુણાંક છે તેથી આ દરેક સહગુણાંકો માટે મેં તેની સાથે સંકળાયેલ કેટલાક ભિન્નતા ને લીધે એક અંદાજ મૂલ્ય આપ્યું છે તે t મૂલ્ય છે જે પ્રમાણભૂત ભૂલ અને અમુક સંભવિત મૂલ્ય નું અંદાજીત પ્રમાણ છે તેથી જો તમે p ની કિંમત જુઓ તો આપણા મહત્વના સ્તરની તુલનામાં ઇન્ટરસેપ્ટ માટેનાં p નું મૂલ્ય ખૂબ ઓછું છે જે 0 05 છે તેથી આના પર થી કહી શકાય કે વિક્ષેપ એ મહત્વપૂર્ણ શરતોમાંની એક છે જેનો સમાવેશ મોડેલમાં કરવો જોઇએ તે જ food અને decor માટેના p મૂલ્ય સાથે સાથે પણ થશે તેઓ પણ 0 05 કરતા ઓછા છે અને તેથી આપણે તેમને જાળવી રાખવાની જરૂર છે અને સ્ટારતારા તમને જણાવે છે કે તેઓ 0 થી કેટલા અલગ છે જ્યારે જો તમે service ના p મૂલ્ય પર નજર નાખો તો તે 0 9945 છે જે આપણા મહત્વ સ્તરની તુલનામાં ખરેખર ઊંચું છે તેથી આના પરથી કહી શકાય છે કે આ શબ્દ service મહત્વપૂર્ણ નથી અને જો તમે અંદાજિત મૂલ્ય જોશો તો તે 0 ની ખૂબ જ નજીક છે તેથી આના પરથી કહી શકાય કે price ને સમજાવવા માટે service એક મહત્વપૂર્ણ શબ્દ નથી તેથી હવે જો તમે east નાં p નું મૂલ્ય જોશો તે food અને decor ની તુલનામાં ખૂબ જ ઓછું નથી તેમ છતાં તેની પાસે એ p મૂલ્ય નથી જે food અને decor ની તુલનામાં ખૂબ ઓછું છે તે હજી પણ બરાબર છે અને મહત્વનો સ્ટારતારો ફક્ત એક જ છે જેનો મતલબ છે કે જુઓ મારી પાસે 0 025 અથવા 0 01 જેટલું કહી શકાય એ મહત્વનું સ્તર છે તો હું આ શબ્દને નકારી શકું છું ત્યાં સુધી હું તેને હંમેશા રાખી પણ શકું છું તો ચાલો આપણે r નો વર્ગ કરેલ મૂલ્ય જોઈએ r નો વર્ગ કરેલ મૂલ્ય 0 628 છે અને સમાયોજિત r નો વર્ગ કરેલ મૂલ્ય 0 619 છે અને f આંકડાકીય મૂલ્ય ખરેખર ઉંચું છે જે 68 76 છે તેથી આનો મતલબ છે કે ઘટાડેલા મોડેલની તુલનામાં જે ફક્ત એકમાત્ર વિક્ષેપ છે તે મારું સંપૂર્ણ મોડેલ વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને મારે તેને જાળવી રાખવું જોઈએ તો હવે આપણે જાણીએ છીએ કે service મહત્વપૂર્ણ નથી ચાલો આપણે એક નવું મોડેલ service ને દુર કરીને બનાવીએ તેથી મેં service દૂર કરી દીધી છે અને મેં એક નવું મોડેલ બનાવ્યું છે અને હું તેને nycmod 2 કહી રહી છું તો ચાલો ગુણાંક વિભાગ પર જઈએ તો service ચલને દૂર કરતાં પહેલાં અને પછીના અંદાજો એકદમ અલગ નથી તેથી આનો મતલબ એ છે કે service ખૂબ મહત્વની નથી તેથી ફરીથી જો તમે p નું મૂલ્ય જુઓ તો તે તમને જણાવે છે કે આ ચલો ખૂબ જ નોંધપાત્ર છે અને જો તમે અહીં નીચે વર્ગ કરેલ મૂલ્ય જુઓ તેથી service દૂર કરતાં પહેલાં અને પછીના વર્ગના મૂલ્યમાં ખૂબ પરિવર્તન થતું નથી આ પોતે સૂચક છે કે service એ આપણને price ના મૂલ્ય ની વિવિધતાને સમજાવવામાં મદદ કરી નથી સમાયોજિત r નો વર્ગ થોડો બદલાઈ ગયો છે અને તે ફક્ત એટલા માટે છે કે આપણે એક ચલ અને સ્વતંત્રતા પરિવર્તનની ઘાત દૂર કરી છે આંકડાકીય f ફરીથી કહીએ તો ખરેખર ઉંચું છે કે ફક્ત food decor અને east સાથેનું સંપૂર્ણ મોડેલ તમારા ફક્ત વિક્ષેપની સાથેના તમારા ઘટાડેલા મોડેલની તુલનામાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે જો તમે છૂટાછવાયા આલેખમાંથી યાદ કરો તો તો આપણે જોયું કે food અને service વચ્ચેનો સંબંધ ઉંચો છે તેથી હવે આપણે એક મોડેલ service ને દૂર કરીને બનાવ્યું છે ચાલો હવે આપણે service જાળવીએ અને food ને દૂર કરતું મોડેલ બનાવીએ તેથી મેં અહીંથી food દૂર કરી દીધું છે તેથી ચાલો આ સારાંશ પર એક નજર કરીએ જો તમે આ સારાંશ પર એક નજર નાખો તો p નું મૂલ્ય તમને જણાવે છે કે બધા ચલો નોંધપાત્ર છે જો તમે r નો વર્ગ જોશો તો તે 0 628 થી ઘટીને 0 588 પર આવી ગયું છે જે એક મોટો ઘટાડો છે અને સમાયોજિત r નો વર્ગ પણ ઘટ્યો છે તેથી કહી શકાય કે sevice ઓછી અગત્યની છે અને food સેવા કરતાં વધુ સારા અર્થમાં price ને સમજાવે છે